ચાલો આપણે કહીએ કે આપણી પાસે બે ભૂખરી ચારે તરફ દીવાલવાળી સપાટી છે તેથી આ સપાટી 1 છે જે T1 તાપમાન પર છે અને આપણે કહીએ કે તેનું ક્ષેત્રફળ A1 છે અને તેની ઉત્સર્જકતા 𝜀1 છે તે જ રીતે બીજી સપાટી માટે તે T2 A2 અને 𝜀2 છે તેથી હું આ બે સપાટી વચ્ચે ચોખ્ખું વિકિરણ વિનિમય શોધવા માગું છુ ત્યાં કેટલા અવરોધો છે વિદ્યાર્થી6 શા માટે તે 6 છે આપણે ધારીએ કે પહેલી સપાટીના બ્લેકબોડી વિકિરણનુ બ્લેક તાપમાન Eb1 છે અને બીજી સપાટીનું બ્લેક્બોડી વિકિરણ Eb2 છે જો હું બંને સપાટી પર સમાન તાપમાન જાળવું તો ઉત્સર્જન શું થશે અથવા તો તે બંને વચ્ચે વિકિરણ વિનિમય શુ થશે ધારો કે મે સમાન તાપમાન જાળવ્યું છે તેથી આખી સપાટી સમતાપી છે તેથી વિકિરણ વિનિમય શું થશે આ કુલ જથ્થો છે આપણે J1 અને J2 જોઈએ છીએ તેથી તે શાનું ફંક્શન છે તે તાપમાનનુ ફંક્શન છે કે બીજા કોઈનુ આ કુલ જથ્થો છે બરાબર ને તેથી આ સમગ્ર સંકલિત ખૂણા છે અને આ સમગ્ર સંકલિત તરંગલંબાઈ છે તેથી આ માત્ર તાપમાનનું ફંક્શન છે તેથી જો આ તાપમાનનું ફંક્શન છે તો આ બંને વચ્ચે વિકિરણ વિનિમય શુ હશે બંને વચ્ચે ચોખ્ખું વિકિરણ વિનિમય 0 થશે કારણકે એક સ્થાનથી બીજા સ્થાન પર ઉત્સર્જનનુ પ્રમાણ એકદમ સરખું છે તેથી ચોખ્ખું વિકિરણ વિનિમય 0 થશે નોંધ કરો કે તમારી પાસે નાનો વિકલીત તત્વ છે કે જેનો દ્રષ્ટી ઘટક બીજા વિકલીત તત્વથી અલગ હોઈ શકે છે પરંતુ આખી સપાટી પર ચોખ્ખું વિકિરણ વિનિમય એ 0 છે કારણ કે તમે અચળ તાપમાન જાળવ્યું છે તેથી અવરોધની કુલ સંખ્યા ઘટીને 3 થશે તેથી તે J1 J2 અને Eb2 સાથે હશે આ અવરોધો શુ છે આ અવરોધ 1 1A11 છે અને આ અવરોધ 1A1F12 અને આ અવરોધ 1 2A22 છે તેથી તે સરળ અવરોધ ખ્યાલ પર આધારિત છે q1 એ સપાટી 1 માંથી બંને સપાટી વચ્ચે થતુ ચોખ્ખું વિકિરણ વિનિમય છે તો q2 શુ થશે તેથી તે સપાટી 1ના સંદર્ભમાં થતું ચોખ્ખું વિકિરણ વિનિમય છે q1 શુ છે q એ અચળ તાપમાન જાળવવા માટે કાં તો સપાટી 1 માંથી છુટી પડતી ઉષ્મા અથવા સપાટી 1ને આપવામાં આવતી ઉષ્મા છે તો પછી q2 શુ થવું જોઈએ તે થવું જોઈએ કારણ કે ત્યાં માત્ર બે સપાટી છે અને બંને પર સમાન તાપમાન જાળવવામાં આવ્યુ છે તેથી પહેલી સરળ ઉર્જા સંતુલન પરથી તે q2 થશે તેથી અહી q q1 q2 થશે અવરોધોના નેટવર્કના આધારે તમે સરળતાથી તેને Eb1 Eb2Rtot તરીકે લખી શકો છો તેથી અવરોધો શ્રેણીમાં છે તેથી અલગ અલગ અવરોધોનો સરવાળો એ કુલ અવરોધ જેટલો થશે તેથી q σ T14 σ T24 1A1F12 1 1A11 1 2A22 થશે તેથી તે બે સપાટી વચ્ચે થતું ચોખ્ખું વિકિરણ વિનિમય છે તેથી ચાલો આપણે અહી થોડું સરળીકરણ ઉમેરીએ ધારો કે ચારે બાજુ દીવાલવાળી સપાટીઓ એકબીજાને સમાંતર છે ધારો કે બે સપાટીઓ સમાંતર છે અને અનંત લાંબી છે તેથી જો તે સમાંતર અને અનંત લાંબી છે તો તમારી પાસે સમાંતર પ્લેટો છે અને આ તાપમાન T1 અને T2 પર જાળવેલ છે અને ઉત્સર્જકતા 𝜀1 અને 𝜀2 છે અને ક્ષેત્રફળ A1 અને A2 છે તેથી જો તે અનંત લાંબી છે તો પછી તમે ધારી શકો કે આ બંને ક્ષેત્ર એકબીજાને સમાન છે તેથી આ પદ્ધતિ તેના જેવી જ છે જે આપણે થોડી વાર પેલા જોઈ હતી પરંતુ તે અનંત લાંબી અને સમાંતર ન હતી તેથી વિકિરણ વિનિમય સમાન હશે જે કદાચ σ T14 σ T24 1A1F12 1 1A11 1 2A22 હશે A1 અને A2 સમાન છે તેથી તેને અહી લાવી શકીએ છીએ જો હું કહું કે સમાંતર પ્લેટનુ ક્ષેત્રફળ A છે તો તે 1F12 1 11 થશે F12 શુ છે તે 1 છે કારણ કે તે વિકિરણ સપાટી 2 છોડે છે તે સપાટી 1 માંથી પસાર થાય છે તેથી ચોખ્ખું વિકિરણ વિનિમય q AσT14 σT241 11 1 12 1 થશે તેથી તે q Aσ 11 12 1 થશે અને તે બે ભૂખરી સપાટી વચ્ચે થતું ચોખ્ખું વિકિરણ વિનિમય છે તેથી નોંધ કરો કે જો તેઓ બ્લેક્બોડી હોય તો શું થશે તેથી બ્લેકબોડીની ઉત્સર્જકતા 1 છે તેથી તે σA બનશે આ ક્લાસિકલ સંબંધ છે જે તમે બધાએ જોયું છે તેથી યાદ રાખો કે જયારે તમારી પાસે અનંત અને સમાંતર વિકિરણ વિનિમય હોઈ અને જેનો દ્રષ્ટી ઘટક 1 હોઈ અને જો તે બ્લેક્બોડી બને તો તે બે સપાટી વચ્ચે થતું વિકિરણ વિનિમય છે તેથી આપણે તારવેલ સુત્ર પરથી આ તારણ નીકળે છે તેથી જયારે આપણી પાસે સાચી સપાટી હોઈ અને જયારે તમે તેના માટે ચોખ્ખું વિકિરણ વિનિમય તારવો ત્યારે આ વસ્તુ તપાસવી ખુબ જ મહત્વપૂર્ણ છે જો તમે બધી ઉત્સર્જકતા 1 થયેલ ધારો ત્યારે અનુરૂપ સંબંધ તપાસવો ખુબ જ અગત્યનો છે અને શું તે ખરેખર અનુરૂપ બ્લેક્બોડી સંબંધનો સારાંશ છે કે નહી તે જોવું મહત્વનુ છે તમે જાણો છો કે તપાસવા માટે અંગુઠાનો નિયમ ખુબ જ સારો છે જો તમે F12 ને 1 લખો તો તે સમાંતર થાય છે ખુબજ કાળજીપૂર્વક તમે 𝜀ને 1 લખી શકો છો અને તે સાચું છે પછી સપાટી એ બ્લેક્બોડી છે પણ જો તમે F12ને 1 લખો તો તમારે ક્ષેત્રફળ પણ 1 લખવું જોઈએ અને તમે સમજો છો કે ક્ષેત્રફળ 1 હોઈ શકે નહિ તેથી ક્ષેત્રફળ અને દ્રષ્ટી ઘટક સ્વભાવીક રીતે સહસંબંધિત છે તમે તે બંને ને અલગ કરી શકો નહિ અને બંને માટે કઈક અંદાજાઓ ધારો ક્ષેત્ર બદલાય છે અને પછી ત્યાં દ્રષ્ટી ઘટકમાં અસર થાય છે કારણ કે દ્રષ્ટી ઘટક પહેલેથી સમગ્ર ક્ષેત્ર ઉપર સંકલન ધરાવે છે તેથી દ્રષ્ટી ઘટકમાં ક્ષેત્રફળ પહેલેથી ધ્યાનમાં લેવામાં આવે છે આપણે આ વિકિરણ ઢાલ પર હજી થોડા ઊંડાણમાં જઈ રહ્યા છીએ તેથી આ કોઈ પણ વિકિરણ પ્રણાલીના પરિમાણત્મક માટે એક મહત્વનું પાસું છે તેથી ઉદાહરણ તરીકે જો તમારી પાસે ન્યુક્લિયર રીએક્ટર છે હવે તમે કોઈ પણ વિકિરણ પ્રણાલીમાંથી બહાર જાઈ તેવું ઇચ્છતા નથી તમે કોઈ પણ વિકિરણ બહાર નીકળે તેવું ઈચ્છતા નથી કારણ કે તે જોખમી છે જો તે બહાર નીકળે તો શુ થાય ખાસ કરીને માણસો માટે પહેલું એ કે તે થાઈરોઈડ ગ્રંથીમાં અસર કરે છે તો આમાંથી કેટલા લોકો એ થાઈરોઈડ ગ્રંથી વિશે સાંભળ્યું છે લગભગ બધા એ સાંભળ્યું છે તેથી પહેલી વસ્તુ એ છે કે તે થાઈરોઈડ ગ્રંથીમાં અસર કરે છે તેનું કારણ શરીરમાં હાજર રહેલ આયોડીન છે કારણ કે આયોડીનનો રેડીયોએક્ટીવ આઇસોટોપ એક એવી વસ્તુ છે જે ખૂબ જ સરળતાથી કારણભૂત બને છે તેથી જયારે પણ તે વિકિરણ બહાર નીકળે ત્યારે પહેલી વસ્તુ જે કારણભૂત બને છે તે સામાન્ય આયોડીન છે જે રેડિયોએક્ટીવ આયોડીનમાં રૂપાંતરિત થાય છે તેથી તે થાઈરોઈડ ગ્રંથીને સરળતાથી નુકશાન કરે છે તેથી જયારે પણ વિકિરણ ઉત્સર્જીત થાય ત્યારે બે વસ્તુઓ કરવામાં આવે છે જેમ કે લોકોને પુષ્કળ પ્રમાણમાં દૂધ પીવાનું કહેવામાં આવે છે અને તે પણ વિકિરણમુક્ત દૂધ હોવું જોઈએ તેથી તે થોડા અંશે થાઈરોઈડ ગ્રંથીને રક્ષણ આપે છે મને ખબર નથી કે કેવી રીતે પણ તે રક્ષણ આપે છે તેથી તે એક વસ્તુ છે અને બીજી વસ્તુ તમે જાણો છો કે તે ગળાને ઢાંકવાનું છે કારણ કે થાઈરોઈડ ગ્રંથી અહી ગળામાં હોઈ છે તેથી આ બે આપવામાં આવતા સામાન્ય સૂચનો છે તેથી વિકિરણ ઢાલ એ ખુબ જ મહત્વનું છે કારણ કે તમે ન્યુક્લિયર રીએક્ટરમાં અથવા બીજી કોઈ પ્રણાલી કે જ્યાં વિકિરણ સક્રિય હોઈ ત્યાં તમે વિકિરણ બહાર કાઢવા ઇચ્છતા નથી તેથી આ કેવી રીતે કરવામાં આવે છે તેના માટે આપણે એક સરળ કિસ્સો લઈએ પરંતુ વાસ્તવમાં આ પ્રણાલી આટલી સરળ નથી તેથી વિકિરણ ઢાલની રચના ઉત્સર્જકતા સાથે છેડછાડ કરીને કરવામાં આવે છે અહી આપણે માત્ર ભૂખરી સપાટી જોઈશું સરળ સપાટી માટે તો કોઈ પણ તમામ સંબંધ તારવી શકે છે પરંતુ આપણે આ અભ્યાસક્રમમાં તે કરશું નહિ તે જે રીતે કરવામાં આવે છે તેના માટે આપણે ખાસ કરીને ઉત્સર્જકતાને અને સપાટીના ગુણધર્મોને ધ્યાનમાં લઈશું તેથી ધારો કે તમારી પાસે એક સપાટી છે જે T1 તાપમાને જાળવેલ છે અને ચાલો આપણે કહીએ કે આપણી પાસે બીજી સપાટી છે જેની ઉત્સર્જકતા 𝜀1 છે અને ચોક્કસ સપાટીની અંદર તે વિકીરણનું ઉત્સર્જન કરે છે ચાલો આપણે કહીએ કે બીજી બાજુ કોઈ વિકિરણ ઉત્સર્જન નથી અથવા તો રીએક્ટર બીજી બાજુ છે તેથી આપણે જે પદાર્થ જોઈ રહ્યા છીએ તેની બહારની સપાટીના ઉત્સર્જીત થઇ રહેલા વિકિરણ જ સંબંધિત છે ચાલો આપણે કહીએ કે આ મેળવતો પદાર્થ છે જેનું તાપમાન T2 અને ઉત્સર્જકતા 𝜀2 છે તેથી આપણે બીજી સપાટીને વિકિરણ મેળવવાથી અથવા સપાટી 1 માંથી મળતા વિકીરણને ન્યુનતમ કરવા માટે તે બંને વચ્ચે કઈક મુકવું જોશે આપણે તે સંપૂર્ણ રીતે કરી શકતા નથી પરંતુ આપણે તેને શક્ય હોઈ તેટલું ન્યુનતમ કરી શકીએ છીએ તેથી તે કરવા માટે તમે આ બંને સપાટી વચ્ચે મર્યાદિત જાડાઈની વસ્તુ મૂકી છે જેને આપણે સમાંતર પ્લેટ કહીએ તેથી હું તેને સપાટી 3 કહું છુ જેનુ તાપમાન T3 છે તેથી મે સપાટી બનાવી છે અને તેને રંગી છે અને બે સપાટીને બીજી રીતે અથવા તે સપાટીનુ ખરબચડાપણું બદલાવ્યું છે તેથી એક જ પદાર્થની બંને બાજુની ઉત્સર્જકતા અલગ અલગ થાય તેથી મે એવી પ્રણાલી બનાવી છે કે જ્યાં એક જ પદાર્થની એક બાજુની ઉત્સર્જકતા એ બીજી બાજુની ઉત્સર્જકતા કરતા સાવ અલગ હશે તેથી તે રીતે મે 1 થી 2 તરફ થતા કુલ વિકિરણના પ્રમાણને રોક્યું છે તે શા માટે કારણ કે વિકિરણ વિનિમય માટેનો અવરોધ અથવા સપાટી પરથી ઉત્સર્જન થતા વિકિરણનો અવરોધ એ સપાટીના ગુણધર્મો પર આધારીત છે જેમ કે ઉત્સર્જકતા તેથી આપણે જાણીએ છીએ કે સપાટી દ્વારા લાગતો અવરોધ 1 εAε છે તેથી એપ્સીલોનની કિમતમાં ફેરફાર કરીને આપણે કોઈ ચોક્કસ પદાર્થની બહારની સપાટીમાંથી ઉત્સર્જન થતા વિકિરણની માત્રાને નિયંત્રિત કરવા માટે સક્ષમ હોવા જોઈએ તેથી જો તમે આને લાક્ષણિક કરવા માંગતા હોઈ તો આપણે અવરોધ નેટવર્કનો ઉપયોગ કરી શકીએ છીએ તેમાં ત્યાં કેટલા અવરોધ હશે અને ત્યાં આ પ્રણાલી માટે કેટલા અવરોધ હશે તો 6 અવરોધ હશે અને તે શુ છે તેથી ત્યાં સપાટી 1 દ્વારા ઉત્સર્જન થતા વિકિરણોનો એક અવરોધ છે ત્યાં સપાટી 1 અને સપાટી 2 વચ્ચે થતા વિનિમયનો એક અવરોધ છે જે આ સપાટીની તરફ છે અને પછી 3 અને 31 સપાટીના અવરોધમાંથી વિનિમય હશે અને 32 સપાટીના અવરોધ અને 2 સપાટી વચ્ચે અથવા બીજી કોઈ સપાટી વચ્ચે વિનિમય થશે તેથી ત્યાં કુલ 6 અવરોધ છે તેથી આ Eb1 અને Eb2 છે આ J1 J2 અને J3 એ સપાટી 1 બાજુ છે અને આ Eb3 છે જે ત્રીજી સપાટી માટે અનુરૂપ બ્લેકબોડી વિકિરણ છે અને આ J32 છે અને આ J2 છે હવે અહી મે ધાર્યું છે કે વાહકતા માટેનો અવરોધ નહીવત છે ત્રીજી સપાટીમાં દીવાલ વિકિરણ કે જે ખરેખર 1 થી 2 તરફ જાય છે અને 3માંથી થાય છે Student Refer Time 1745 હા તે સાચું છે દ્રષ્ટી ઘટક ૦ છે Student Refer Time 1748 તે દ્રષ્ટી ઘટકના લીધે સાચું છે હવે ધારો કે જો ઢાલ એ બે સપાટીને બરાબર ના ઢાંકતી હોઈ તો ત્યાં 1 અને 2 વચ્ચે વિનિમય હશે તેથી આ 1 1A11 છે આ 1A1F13 અને આ 1 31A331 છે તેથી નોંધ કરો કે અલગ અલગ બાજુ પર ઉત્સર્જકતા અલગ અલગ છે તેથી તમારે તેના માટે પણ ગણતરી કરવી પડશે જે 1 32A332 1A3F32 અને 1 2A22 છે તેથી આપણે પહેલી અને બીજી સપાટી માટે ચોખ્ખું વિકિરણ વિનિમય શોધી શકીએ છીએ તેથી તે Eb1 Eb2Rtot થશે જો તમારી પાસે અવરોધો શ્રેણીમાં હોઈ કે જે કુલ અવરોધ છે તેથી q T14 σT24 1 1A11 1A1F13 1 31A331 1 32A332 1A3F32 1 2A22 થશે તો F13 અને F32 શુ છે તે સમાંતર પ્લેટ દ્રષ્ટી ઘટક 1 છે તેથી F13 F32 1 અને A1 A3 A2 છે તેથી તેને તમે આ બધા ઘટકોમાં મુકો તો તમે ચોખ્ખું વિકિરણ વિનિમય q મેળવશો જે q σ 11 12 1 3131 1 3232 છે એટલે કે તે સપાટી 1 અને સપાટી 2 વચ્ચેનું ચોખ્ખું વિકિરણ વિનિમય છે તેથી તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે 31 અને 32 માં ફેરફાર કરીને તમે 1 અને 2 વચ્ચે થતું વિકિરણ વિનિમયને ખરેખર ન્યુનતમ કરી શકો છો તેથી વિકિરણ ઢાલનો ઉપયોગ કરવાનો આ ખ્યાલ છે હું વિચારું છુ કે અહી અટકી જવું સારું છે તેથી હજી વિકિરણના ઘણા બધા નાના નાના વિષયો છે જે આપણે આગળના લેકચરમાં પૂર્ણ કરીશું તેમનું એક વિકિરણ સપાટી અને બીજું એક માધ્યમની અસર છે તેથી આપણે હજી સુધી બે સપાટી વચ્ચે રહેલા માધ્યમની અસર ધ્યાનમાં લીધી નથી તેથી તે આપણે પછીના લેક્ચરમાં જોવાનો પ્રયત્ન કરીશું